આપણે આગળના વર્ગમાં જે ચર્ચા કરતાં હતા તે બર્નોલીના સમીકરણ સાથે શરૂ રાખીશું તેથી આપણે જોયું કે બર્નોલીના સમીકરણે કઈક આવું સ્વરૂપ મેળવ્યું છે ઘનતા અચળ છે અને આપણે સ્ટ્રીમ લાઇન પર તારવણી કરી છે કે જ્યાં બીજા કોઈ બંધન નથી પરંતુ જો તમારે કોઈ બે બિંદુ વચ્ચે તેને લગાવવું હોય કે જે એક જ સ્ટ્રીમલાઇન પર હજાર હોય તો તે ઇરરોટેશનલ પ્રવાહ હોવો જોઈએ અથવા કોઈ ચોક્કસ કિસ્સો કે જ્યાં ગતિનો વર્ટેસિટી સાથેનો ક્રોસ ગુણાકાર કે જે લાઇનને લંબ છે કે જે પસંદ કરવામાં આવેલ છે હવે આપણે આ સ્વરૂપ પર આવ્યા છીએ તો ચાલો કહીએ કે આપણે તેને સ્ટ્રીમ લાઇનની સાથે લઈએ છીએ ત્યાં બે બિંદુઓ 1 અને 2 છે અને સમીકરણ યોગ્ય છે આપણે ગણિતજ્ઞ નથી આપણે તેની ચિંતા કરતાં નથી કે કે અહી આ સમીકરણ છે જેમાં આપણે કિંમત મૂકીને આંકડાકીય જવાબ મેળવવો પડશે આપણાં માટે વધારે મહત્વનું એ છે કે તે સમજવું કે બર્નોલીના સમીકરણ પાછળનું ફિઝિક્સ શું છે તેથી આપણે આ શીખવાનો પ્રયત્ન કરીશું કારણકે એક વાર આપણે ફિઝિક્સ સમજીશું તો એવા અમુક કિસ્સાઓમાં સમીકરણનો ઉપયોગ કરી શકીશું કે જ્યાં તે એકદમ યોગ્ય નથી પરંતુ અમુક રીતે સંભવિત રીતે કરી શકાય ફિઝિક્સ સમજવા માટે દરેક શબ્દની ફિઝિકલ ઉપયોગીતા સમજવી વધુ યોગ્ય છે શબ્દો અલગ અલગ રીતે પણ લખી શકાય તેને લખવાની આ એક મૂળભૂત રીત છે પરંતુ એન્જિનિયરિંગમાં કેટલીકવાર એવું કરીએ છીએ કે દરેક શબ્દને g વડે ભાગીએ છીએ અને તેને આ રીતે લખીએ છીએ એકમ દળ દીઠ ગતિ ઉર્જા દર્શાવે છે એકમ દળ દીઠ સ્થિતિ ઉર્જા દર્શાવે છે તેથી તમે જોઈ શકો છો કે આ શબ્દો એકમ દળ દીઠ ઉર્જા દર્શાવે છે એકમ દળ દીઠ ઉર્જાને ફ્લુઇડ મિકેનિક્સમાં 'હેડ' કહેવાય છે તેથી તે શબ્દને હેડ કહેવાય છે હેડ એટલે એકમ દળ દીઠ ઉર્જા ચાલો કહીએ કે તમારી પાસે એક પાઈપ છે અને પ્રવાહી એ પાઈપમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે પ્રવાહી જ્યારે પાઇપમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે આપણે કહીએ કે પાઈપ ના ઇનલેટ છેડા પર પ્રેશર p છે પ્રવાહી પાસે અમુક ગતિ છે તે પાઇપમાં દાખલ થાય છે હવે આ એક પ્રવાહ સિસ્ટમ છે તેથી પ્રવાહી પાસે પ્રેશર છે અને એવું નથી કે પાઈપમાં શૂન્યાવકાશ છે તેથી તમારી પાસે આ રીતે વહેતો એક સતત પ્રવાહ છે તેથી કહો કે તે પાણી વડે ભરાયેલો છે અને પાણી સતત દાખલ થઈ રહ્યું છે અને બહાર નીકળી રહ્યું છે હવે જે પાણી દાખલ થઈ રહ્યું છે તેને અમુક લંબાઈ સુધી જવું પડશે તેને પ્રેશરની હાજરીમાં તે કરવું પડશે તેથી તેણે અમુક કાર્ય કરવું પડશે ચાલો કહીએ કે તે અંતર Δx કાપે છે શા માટે આપણે બહુ નાનું અંતર લઈએ છીએ કારણ છે આપણે એવું ધારીશું કે આટલા અંતર સુધી દબાણ અચળ રહે છે તે બદલાતુ દબાણ પણ હોઈ શકે છે તેથી આપણે નાનું અંતર લઈશું કે જેમાં દબાણ અચળ રહે છે સમગ્ર વિચાર એના પર આધારિત છે કે આપણે દબાણ ની હાજરીમાં થતું કાર્ય ગણવા માટે રસ ધરાવીએ છીએ તેથી જો A પાઈપના આડછેદ નું ક્ષેત્રફળ હોય તો પછી દબાણ ની હાજરીમાં પ્રવાહ જાળવી રાખવા માટે જરૂરી કાર્ય કેટલું હશે દબાણ ની હાજરીમાં આપણે તે જાણવું છે તેથી તે કરવા માટે આપણે નાનું અંતર લઈએ છીએ એકમ વજન પર દબાણ ની હાજરીમાં પ્રવાહ જાળવી રાખવા જરૂરી કાર્ય દર્શાવે છે તેથી જો પ્રવાહ નથી તો આ શબ્દ હશે નહીં તેથી પ્રવાહી પાસે આ વધારાનું અથવા પ્રવાહી પાસે આ વધારાની ઊર્જા આગળ વધારવાની ક્ષમતા હોવી જોઈએ તેના ગતિ વડે જેથી તે જે પણ દબાણ ત્યાં હાજર છે તેની બહાર આવી શકે અને પ્રવાહ જાળવી શકે તેથી આ વધારાની ઊર્જા છે કે જે પ્રવાહી પાસે હોવી જોઈએ દબાણ ની હાજરીમાં પ્રવાહ જાળવી રાખવા માટે આ ને ફ્લો ઊર્જા અથવા ફ્લો વર્ક કહેવાય છે હવે સવાલ એ છે કે શું આ ઉર્જા પ્રવાહી દ્વારા મેળવેલ છે કે શું સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કહો કે તમે એરપોર્ટ પર છો અને ત્યાં એક કન્વેયર બેલ્ટ છે હવે તમે કન્વેયર બેલ્ટ પર સુટકેસ મૂકો છો સુટકેસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે કન્વેયર બેલ્ટ ની ગતિના કારણે કન્વેયર બેલ્ટ પ્રવાહ સાથે બંધ બેસે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતાં સુટકેસ જેવું છે તેથી સુટકેશ એ એક પ્રકારની ઉર્જા સમાન છે જે પ્રવાહી પર મૂકવામાં આવેલી છે તેથી તમારી પાસે આગળ પ્રકારની ઉર્જા નો સમૂહ છે કે જે કોઈપણ રીતે પ્રવાહમાં હાજર છે અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાય છે તેથી તે ક્યારે પણ વપરાતી નથી તેથી બર્નોલી નું સમીકરણ મૂળભૂત રીતે કહે છે કે એકમ વજન પર ગતિ ઉર્જા સ્થિતિ ઊર્જા અને પ્રવાહી ઉર્જા અચળ રહે છે જે માત્ર પ્રવાહ ક્ષેત્રમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ જાય છે તે ક્યારેય પણ પ્રવાહી દ્વારા ગ્રહણ થતી નથી માત્ર આગળ ધકેલાઈ છે તેથી પ્રવાહ માત્ર એક માધ્યમ બને છે જે ઉર્જા ગ્રહણ કરતું નથી પરંતુ ઊર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે આ એક પ્રકારનું મિકેનિકલ ઉર્જા ના સંચય નિયમ જેવું છે પરંતુ આપણે અમુક મર્યાદિત કિસ્સામાં જોઈશું તે અલગ અલગ સ્વરૂપ લઈ શકે છે મિકેનિકલ ઉર્જા સંચય માત્ર આ સ્વરૂપમાં જ હોય તેવું નથી તેથી આપણે અમુક રીતે બર્નોલી સમીકરણમાં રહેલા વિવિધ પદ નું મહત્વ સમજવું પડશે બીજો મુદ્દો છે કે જ્યારે પણ તમે અલગ સ્વરૂપમાં ઉર્જાની વાત કરો છો ત્યારે તમારી પાસે અમુક રેફરન્સ હોવા જોઈએ જેમ કે જયારે પોટેન્શીયલ એનર્જી ની વાત કરો ત્યારે તમારી પાસે ડેટમ બેઝ હોવો જોઈએ જેની સાપેક્ષે તમે તમારી ઊંચાઈ z ગણો છો તેથી z નિશ્ચિત સ્વરૂપે નથી તે વધુ પ્રમાણમાં ફરક કરતું નથી કારણ કે આ સમીકરણમાં Z1 Z2 વધુ મહત્વપૂર્ણ છે અને તે રેફરન્સ પર આધાર રાખતા નથી તેથી જો ત્યાં બે બિંદુઓ 1 અને 2 છે કહો કે આ 1 અને આ 2 છે તેથી આ બંને વચ્ચેની ઊંચાઈનો તફાવત છે ઉભી ઊંચાઈ એ વધુ મહત્વપૂર્ણ છે તેથી તમારી પાસે અમુક પાયાની સાપેક્ષે જો અહી Z1 છે અને કહો કે આ Z2 છે તો પછી તે પાયા ના પર આધાર ના રાખીને Z2 Z1 સમાન જ રહેશે પરંતુ જો તમે તેને સંપૂર્ણ સ્વરૂપમાં દર્શાવવા માંગતા હોવ તમારે એક પાયા અથવા રેફરન્સની જરૂર પડશે ગતિ ઉર્જા શબ્દ માટે ત્યાં ગતિ છે અને તમારે તેના માટે રેફરન્સની જરૂર પડશે તેથી ત્યાં રેફરન્સની જરૂર પડશે જેની સાપેક્ષે તમે ગતિનું વર્ણન કરશો સામાન્ય રીતે રેફરન્સ ફ્રેમ સ્થિર છે તેથી તમે અહી પૂર્ણ ગતિ લખો છે અને દબાણ માટે નો રેફરન્સ પણ અગત્યની છે આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે જ્યારે આપણે સ્થિર પ્રવાહ વિજ્ઞાનની વાત કરીએ ત્યારે તમે અમુક રેફરન્સની સાપેક્ષે દબાણ દર્શાવી શકો જો આપણે તેને વતાવરણીય દબાણની સાપેક્ષે દર્શાવીએ તો તેને ગેજ દબાણ કહે છે તેથી આપણે દબાણને અલગ અલગ સ્વરૂપમાં દર્શાવી શકીએ અલગ અલગ રેફરન્સના સંદર્ભમાં દબાણ અને પછી તમે તેને ગેજ દબાણમાં ફેરવી શકીએ મહત્વની વસ્તુ એ છે કે તમે જે પણ રેફરન્સનો ઉપયોગ કરો તે શબ્દો દર્શાવવા તે બંને ડાબી અને જમણી તરફ સમાન હોવું જોઈએ તે સૌથી સામાન્ય અને નિશ્ચિત વાત તારણ છે હવે આપણે જોઈશું કે બર્નોલીના સમીકરણના વિવિધ સ્વરૂપો કયા હોય શકે અથવા એક રીતે મૂળભૂત યુલરના સમીકરણના તેથી આ બીજા ઉદાહરણમાં આપણે પહેલા જોઈ હતી તે ધારણાઓ રાખીશું કારણકે પ્રવાહ ઘર્ષણરહિત પ્રવાહ છે અને પ્રવાહ સ્ટ્રીમલાઇન ની દિશા માં થાય છે તેથી આપણે ઘર્ષણરહિત તેમજ સ્ટ્રીમલાઇન પર આધારિત પ્રવાહ લઈએ છીએ ઇન્વીસીડ સ્ટ્રીમલાઇન સાથે અહી હવે આપણે સ્ટ્રીમલાઇન v લઈ શકીએ કે જે સ્ટ્રીમલાઇન સાથે ગોઠવાયેલ છે

જો અચળ તેથી હવે તે અસ્થિર પ્રવાહ પણ હોય શકે છે આને બર્નોલીના સમીકરણનું અસ્થિર પ્રવાહ માટેનું સ્વરૂપ કહી શકાય પછી આપણે અમુક ઉદહારણોની મદદથી આનો ઉપયોગ જોઈશું તેથી સ્પષ્ટ છે કે કે જે પણ શબ્દ છે આપણે છોડી છે તેની સ્થિરતાના કારણે હવે તે શબ્દ દેખાય છે અને તે એક વધારાની અસર ઉત્પન્ન કરે છે અને તે શબ્દનો અર્થ સરળ છે કારણ કે તે અસરનો બદલાવ સમય સાથે ગતિમાં બદલાવ આપે છે હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ જ્યારે આપણે ઈરરોટેશનલ પ્રવાહ લઈએ છીએ તેથી આપણે ત્રીજું ઉદાહરણ લઈએ ત્રીજું ઉદાહરણ ઈરરોટેશનલ પ્રવાહ તેથી જ્યારે આપણે ઈરરોટેશનલ પ્રવાહનું ઉદાહરણ લઈએ છીએ ત્યારે જોઈએ કે સમીકરણ સાથે શુ થાય છે તેથી જ્યારે આપની પાસે ઈરરોટેશનલ પ્રવાહ છે વસ્તુ એ છે કે આપણે dl આપણે ds લખીશું નહીં કારણ કે જ્યારે આપણે ઈરરોટેશનલ પ્રવાહ લખી રહ્યા છીએ ત્યારે આપણે એ ધ્યાનમાં રાખીએ કે જો પોઈન્ટ 1 અને 2 એવી રીતે લેવામાં આવે કે તે સમાન સ્ટ્રીમલાઇન પર ના હોય તેથી જો તે સમાન સ્ટ્રીમલાઇન પર હોવા જરૂરી ના હોય તો પરિણામ સ્વરૂપ તેની અસર એ છે કે સમીકરણ આ સમીકરણ જેવુ જ હશે કે જે બીજા ઉદાહરણમાં હતું પરંતુ આપણે ને વડે બદલીશું નહીં આપણે ને તે જ રીતે રાખીશું પરંતુ જ્યારે તે ઈરરોટેશનલ પ્રવાહ હોય આપણે જાણીએ છીએ કે બીજો શબ્દ કે જ્યાં વર્ટેસિટી સદીશ હતો તે શબ્દ શૂન્ય થઈ જશે માત્ર તે જ નહીં તમે V ને સદીશ પોટેન્શિયલ ના તફાવત વડે દર્શાવી શકો કે જે ગતિ પોટેન્શિયલ છે જેની આપણે ચર્ચા કરી હતી

ગતિ પોટેન્શિયલ ના સ્વરૂપ માં આ યુલરનું સમીકરણ છે તેથી તે ઇન્વીસીડ અને ઈરરોટેશનલ બંને માટે માન્ય છે